હવે ચાલો જોઈએ કે આપણે કેવી રીતે બેટરી સાથેના એપ્લિકેશનો માટે પીવી કદ બદલીએ છીએ અમે બેટરી વિના એપ્લિકેશન માટે પીવી કદ બદલવાનું પહેલેથી જોયું હતું હવે બેટરી સાથે પીવી પેનલ્સના કદને પસંદ કરવા માટે અમને કયા ફેરફારો અને એક્સ્ટેંશન કરવાની જરૂર છે પ્રથમ પગલું લોડ પ્રોફાઇલ નક્કી કરવાનું હશે આ એક ખૂબ જ મહત્વપૂર્ણ પગલું છે તે હકીકતમાં અમને પીવી અને બેટરીને કદ બદલવા માટેના વોટ કલાકની આવશ્યકતાનો સંપૂર્ણ ચિત્ર આપશે લોડ પ્રોફાઇલ દ્વારા આપણે તે જોવાનું રહેશે કે આખો દિવસ કયા પ્રકારનાં લોડ હોય છે અને દિવસના કયા સમયે હોય છે તો ચાલો એક્સ અક્ષ પર સમય 0 થી 24 કલાકનો આલેખ દોરીએ જેથી આપણી પાસે 6a વાગ્યા છે આપણી અહીં બપોરે 12 વાગ્યા છે 6 p 12 મધ્યરાત્રિ છે તેથી અહી પણ મધ્યરાત્રિના 12 વાગ્યા હશે તેથી તમારી પાસે રાતના 0 થી 6 a કલાકે પછી સવારે 6 વાગ્યાથી બપોરે 12 બપોરે 12 થી સાંજના 6 વાગ્યા સુધી અને 6 p થી મધ્યરાત્રિના 12 સુધી દિવસના આખા 24 કલાક આવરી લેવામાં આવે છે અને વાય અક્ષ પર ચાલો લોડનો વોટ આપીએ જેથી ખરેખર આ આખું આલેખ તમને લોડ અથવા સમગ્ર દિવસની પ્રોફાઇલ આપે અમે આખો દિવસ બે ભાગમાં વહેંચીશું એક ભાગ જ્યાં સોલર પીવી પેનલ લોડને સપ્લાય કરશે સોલર પીવી પેનલ અને બેટરી બંને મળીને લોડને પાવર કરશે ક્યાં તો પીવી પેનલ પૂરક હશે જ્યાં બેટરી પ્રભુત્વ ધરાવશે અથવા ઉચ્ચ ઇન્સ્યુલેશન સ્થિતિમાં પીવી પેનલ પ્રબળ રહેશે બેટરી પૂરક હશે જે ક્યારેય થાય છે પીવી પેનલ અને બેટરી બંને સક્રિય છે કે આપણે તેને દિવસ લોડ તરીકે કહીશું અને બીજા પ્રકારને રાતનો લોડ કહીશું રાતનો લોડમાં પીવી ચિત્રની બહાર છે ત્યાં કોઈ ઇન્સ્યુલેશન નથી પીવી કંઈપણ ફાળો આપતું નથી સંપૂર્ણ લોડ બેટરી દ્વારા આપવામાં છે તેથી આ ભાગ આશરે 7a વાગ્યાથી 5 p વાગ્યા સુધી ભાગ છે જેનો આપણે દિવસના લોડ તરીકે ધ્યાનમાં લઈ શકીએ છીએ સવારે 6 a વાગ્યે પણ કેટલીકવાર ઠીક સૂર્ય ઉગતો હોય છે અને તમને કદાચ ઇન્સ્યુલેશન પ્રાપ્ત થતું નથી અને સૂર્યના આથમતા સમય દરમિયાન પણ તમને નોંધપાત્ર ઇન્સ્યુલેશન નહીં મળે તો સવારે 7a વાગ્યાથી સાંજના 5 p વાગ્યા સુધી તે દિવસ દરમ્યાન થતાં બધા લોડને આપણે ધ્યાનમાં લઈ શકીએ છીએ અને બાકીના સમય દરમિયાન આપણે આ ભાગ મધરાત 12 થી સૂર્યોદય અને સૂર્યાસ્તથી 1200 મધ્યરાત્રિ સુધી કહીશું તે બધાને સમય તરીકે ગણવામાં આવશે જ્યાં રાત્રે લોડ આવે છે તેથી અમે તેને તે સમયગાળા તરીકે લખીશું જ્યાં દિવસનો લોડ હોય છે અને અહીં આ સમયગાળો કોઈપણ લોડને રાતનો લોડ તરીકે ગણવામાં આવશે અને અહીં પણ આ સમયગાળા દરમિયાન કોઈપણ લોડને રાતનો લોડ માનવામાં આવશે આપેલ એપ્લિકેશન માટે આખો દિવસ લોડ પ્રોફાઇલ કર્યા પછી આ કસરતનો અંત કરી નાખો આપણે આ સમયગાળા દરમિયાન થતા બધા લોડ્સ મેળવવાની જરૂર છે આપણે તે મેળવવાની જરૂર છે રાતના વોટનો કલાક રાતનો લોડ જે આ સમયગાળા દરમિયાન બનતા તમામ લોડ અને આ સમયગાળાને એકસાથે મૂકવામાં આવે છે આપણે મહત્તમ લોડ કરંટ શું છે તે પણ મેળવવાની જરૂર છે બેટરી ડિઝાઇન માટે ઉપયોગી છે અને અમે તેને ચિહ્નિત કરીશું આપણે આઈએલએમ પ્રતીક આપીશું I મહત્તમ લોડ આપણી પાસે પણ આખો દિવસમાટે સરેરાશ લોડ કરંટ હોવો જરૂરી છે ફરી બેટરી ડિઝાઇન કરવામાં મદદરૂપ થશે સરેરાશ લોડ કરંટ તેને ફક્ત IL તરીકે કહીશું તેથી આ આ પરિમાણો ILM અને IL નો ઉપયોગ બેટરી ડિઝાઇન કરવા માટે કરવામાં આવશે સાથે સાથે લોડ માટે વોટની કલાકની આવશ્યકતા પણ છે દિવસ અને રાતની વોટના કલાકોની આવશ્યકતા અમે પીવી પેનલ્સને નિર્ધારિત કરવા અથવા કદ બદલવા માટે વાપરીશું ચાલો આપણે લોડ પ્રોફાઇલને નિર્ધારિત કરવા વિશે એક ઉદાહરણ ધ્યાનમાં લઈએ તો ચાલો આપણે કહીએ કે ત્રણ લોડ છે લોડ 1 માંથી એક આ પાત્ર ધરાવે છે તેમાં 48 વોલ્ટ 48 વોટ છે અને તે એક દિવસ અને રાત સતત લોડ છે તે દિવસના બધા સમયે થાય છે અને તેમાં 48 નો વોટનો એક નિશ્ચિત સમૂહ છે તેથી 48 વોટ પાવરનો આ જથ્થો સતત છે હવે લોડ 2 ચાલો કહીએ કે વોટર પમ્પિંગ સાધન છે તેથી તે પ્રત્યેક એક કલાકના સમયગાળા માટે દરરોજ ત્રણ વખત ફેરવવામાં આવે છે અને તે એકવાર સૂર્યોદય પહેલા બપોર પછી અને સૂર્યાસ્ત પછી એકવાર ચાલુ થાય છે 24 વોલ્ટ ડીસી પર લોડ સરેરાશ 4 એમ્પીયરનો કરંટ છે તો આ લોડ 2 નું પાત્ર છે નોંધ લો કે લોડ એક પણ 24 વોલ્ટ ડીસી પર કાર્યરત છે તેથી તેમાં 24 વોલ્ટ ડીસી પર 48 વોટનો દિવસ અને રાત સતત લોડ આવે છે ચાલો તે પણ 24 વોલ્ટ ડીસી પર ચિહ્નિત કરીએ જેથી લોડ 1 અને લોડ 2 માટે વોલ્ટેજ પણ વ્યાખ્યાયિત થયેલ છે લોડ 3 હવે ચાલો લોડ 3 લઈએ તે 3 એમ્પીયર લોડ છે જે 24 વોલ્ટ ડીસી પર થાય છે દર 2 કલાક માટે તે ચાલુ થાય છે માત્ર 6 મિનિટ માટે તેથી દર વખતે 6 મિનિટ તે ચાલુ થાય છે પરંતુ તે આખા દિવસ દરમિયાન 2 કલાકના નિયમિત અંતરાલમાં ચાલુ થાય છે હવે લોડ પ્રોફાઇલના xy કોઓર્ડિનેટ્સ દોરીએ X એ છે x અક્ષ પર સમય દિવસના કલાકોમાં છે ચાલો 6 a થી 12 00 બપોરે 6 વાગ્યાથી રાત્રે 1200 વાગ્યાને ચિહ્નિત કરીએ વાય અક્ષ એ વોટ છે લોડ વોટ છે હવે ચાલો હું લોડ 1 ને ચિહ્નિત કરું આ 48 વોટ છે જે લોડ 1 ને અનુરૂપ છે તેથી આ 48 વોટનો છે અને આ આખો વિસ્તાર 48 વોટનો x 24 કલાક આ ચોક્કસ લોડ 1 દ્વારા દિવસમાં વપરાયેલ વોટ કલાક હશે 48 x 24 કલાક હવે હું તેને દિવસ રાત વિસ્તાર અથવા દિવસ વિસ્તાર તરીકે ચિહ્નિત કરું છું તેથી તે ક્યાંક સવારના 7 વાગ્યાની આસપાસ થી સાંજના 500 વાગ્યા સુધી છે તો આ સમયની આ 10 કલાકની અવધિ વચ્ચે ચાલો ધ્યાનમાં લઈએ કે પીવી પેનલ સક્રિય છે અને બેટરી સિવાય લોડને ઊર્જા પહોંચાડવા માટે ભાગ લે છે અને આ સમયગાળા દરમિયાન અમે કહીએ છીએ કે આ રાતનો લોડ છે આ પણ રાતનો લોડ છે જ્યાં ફક્ત બેટરી ભાગ લે છે તેથી આ લોડ 1 વિશે છે હવે ચાલો લોડ 2 જોઈએ વોટર પંપ છે જે દર વખતે 1 કલાકના સમયગાળા માટે દરરોજ 3 વખત હોય છે અને સૂર્યોદય પહેલાં એકવાર બપોરે અને સૂર્યોદય પછી હોય છે તેથી તે 4 એમ્પીયરનો કરંટ ધરાવે છે તેથી 4 એમ્પીયર ગુણ્યા 96 વોટ તત્કાલ છે તેથી ચાલો હું તેનો સમાવેશ કરું હવે ચાલો કહીએ કે આ 1 કલાકની અવધિ છે અને તે 96 વોટની ઊચાઇ છે હવે આ સૂર્યોદય પહેલાની છે તેવી જ રીતે મારે પણ બપોરના સમયે એક હોવું જોઈએ અને એક સૂર્યના સૂર્યાસ્ત પછી હોવું જોઈએ તેથી લોડ 2 ની કાળજી આ 3 લંબચોરસ ઊચાઈ 96 વોટ અને દરેક અવધિ 1 કલાકની અવધિ દ્વારા લેવામાં આવે છે તેથી તમારી પાસે અહીં 96 વોટ કલાક 96 વોટ કલાક અને 96 વોટ કલાક છે હવે લોડ 3 એ દરેક 2 કલાક 6 મિનિટની અવધિ માટે 3 એમ્પીયર લોડ છે તેથી તે આખામાં વહેંચાયેલું છે તેથી તમે સીધી રેખાઓ જોશો જેમ કે 96 wat વોટ તમે દિવસભર આ પ્રકારની સીધી રેખાઓ જોશો હું આ સીધી રેખાઓને આખા ચિહ્નિત કરીશ નહીં નહીં તો તે આલેખને ખલેલ પહોંચાડશે તેથી અહીંની આ લાઇનની દરેક સીધી રેખા 6 મિનિટની અવધિ માટે 72 વોટ રજૂ કરે છે અને આખા દિવસ દરમિયાન દર બે કલાકે થાય છે ચાલો બોર્ડ ઉપર ખસેડો અને હવે આપણે ગણતરી કરીએ કે દિવસ અને રાતનો લોડ શું છે પહેલા દિવસનો લોડ હવે દિવસનો લોડ આપણે દિવસને સવારે 700 a થી 500 p m વાગ્યા સુધી વ્યાખ્યાયિત કર્યો છે અલબત્ત વિવિધ અક્ષાંશો પર વિવિધ સ્થળોએ સૂર્યોદયથી સૂર્યાસ્ત અલગ હોઈ શકે છે તમારે તે યોગ્ય રીતે પસંદ કરવું જોઈએ તેથી અમારી પાસે અહીં 10 કલાકનો સમયગાળો છે જેને આપણે અહીંથી અહીં દિવસના લોડ તરીકે માનીએ છીએ તેથી આપણે નિર્ધારિત કર્યા મુજબ દિવસના સમયગાળા દરમિયાન કેટલો લોડ થાય છે તેથી વોટ કલાકના દિવસમાં તમારી પાસે 48 x 10 છે તેથી આ 48 વર્કલોડ 10 કલાકની અવધિ માટે અચળ રહે છે તેથી આ ક્ષેત્રની અમને જરૂર છે વત્તા આ 96 વોટનું પાણી પમ્પ લોડ લોડ 2 છે તેથી આ 96 x 1 છે દિવસના સમયગાળામાં ફક્ત એક જ લંબચોરસ વત્તા આ 72 વોટની સીધી રેખા છે 6 મિનિટનો સમયગાળો છે તમે સવારે 7 થી સાંજના 5 વાગ્યાની વચ્ચે જોશો જો હું દર બે કલાકની ગણતરી કરું છું તો તમારી પાસે અહીં આવી પાંચ સીધી રેખાઓ હશે તેથી ૭૨ ગુણ્યા ૬ ભાગ્યા ૬૦ મેં સુસંગત એકમો માટે મિનિટોથી કલાકોમાં રૂપાંતર કરેલ છે ગુણ્યા 5 તેથી અહીં આ લોડની 5 ઘટનાઓ છે તેથી જ્યારે તમે આની ગણતરી 80 વોટ કલાક 96 વોટ કલાક 36 વોટ કલાક કે જે 612 વોટ કલાક છે તેથી 612 વોટ કલાકનો લોડ એ દિવસ નો લોડ છે હવે આપણે રાતના લોડની ગણતરી કરીએ જેથી રાતનો લોડ દિવસના બાકીના દિવસો માટે હોય અને તેમાં 24 10 નો સમાવેશ થાય છે જે આપણા કેસ માટે અહીં 14 કલાક છે ચાલો હું આગળ વધું હવે ચાલો વોટ કલાક રાતની ગણતરી કરીએ જે દર 6 મિનિટમાં 48 x 14 96 x 2 72 ની બરાબર છે 7 તેથી સંપૂર્ણ રીતે દર 2 કલાકે સીધી રેખા 72 વોટનો લોડ 12 વખત થશે તેથી 5 ને દિવસના લોડમાં ધ્યાનમાં લેવામાં આવે છે બાકીના 7 ને રાતના લોડમાં ધ્યાનમાં લેવામાં આવશે અને આ જ્યારે તમે it ની ગણતરી કરો છો ત્યારે 672 વોટ કલાક વત્તા 192 વોટ કલાક વત્તા 50 4 જેથી તમારી પાસે રાત્રિનો લોડ 914 4 વોટ કલાક થશે આ ઉપરાંત આ આખો દિવસ વોટ કલાક રહેશે ચાલો હવે મહત્તમ લોડ કરંટની ગણતરી કરીએ મહત્તમ લોડ કરંટમાં તમે જોશો કે લોડ 1 માટે ૪૮ વોટ ભાગ્યા વોલ્ટેજ 24 વોલ્ટ ફાળો આપી રહ્યું છે જે લોડ 1માટે 9624 વોલ્ટ અને 72 24 લોડ કરંટનો ફાળો આપશે ચાલો હું તેને થોડો આગળ વધારીશ તેથી તમે લોડ 1 દ્વારા 4 એમ્પીયરનો ફાળો આપ્યો છે 4 એમ્પીયર લોડ 2 દ્વારા ફાળો આપ્યો છે અને 3 એમ્પીયર લોડ 3 દ્વારા ફાળો આપ્યો છે જે સંપૂર્ણપણે 9 એમ્પીયર છે આ સૌથી ખરાબ કેસ છે જ્યાં બધા લોડ ઓવરલેપ થઈ શકે છે તેથી પછી બેટરીને 2 એમ્પીયર વત્તા 4 એમ્પીયર વત્તા 3 એમ્પીયર બધા એક સાથે આપવાની જરૂર છે પરંતુ તમે જુઓ છો કે તમે લોડ મેનેજ કરી શકો છો તમે લોડ મેનેજમેન્ટ કરી શકો છો કે કેટલાક લોડને ઓવરલેપ કરવાની જરૂર નથી ઉદાહરણ તરીકે લોડ 2 અને લોડ 3 ને ઓવરલેપ કરવાની જરૂર નથી તમે લોડ 2 ની મર્યાદા માટે તમામ સૂર્યોદય પહેલાં હોવું જોઈએ તેથી તમે હંમેશાં તેને જોઈ શકશો કે આ બંને કોઈ પણ સ્થિતિમાં ઓવરલેપ થતા નથી આ કિસ્સામાં મહત્તમ ખરાબ કેસ 6 એમ્પીયર હશે બેટરીને નોન ઓવરલેપિંગ સ્થિતિમાં 6 એમ્પીયરના મહત્તમ લોડ કરંટને ડિસ્ચાર્જ કરવું પડશે તેથી જો લોડ 2 અને લોડ 3 ઓવરલેપ થતા નથી હવે ચાલો આપણે સરેરાશ લોડ કરંટની પણ ગણતરી કરીએ કારણ કે બેટરીના એમ્પીયર કલાકોની ગણતરીમાં આ બધા મહત્વપૂર્ણ છે તેથી આપણે ડ્યુટી ગુણોત્તર કરીશું ડ્યુટી ગુણોત્તરના આધારે 2 એમ્પીયર 24 કલાક માટે થાય છે અથવા સમગ્ર માટે દિવસ તેથી 24 24 4 એમ્પીયર લોડ 2 દરરોજ 3 વખત થાય છે 1 કલાકની અવધિ છે તેથી 24 માંથી 3 કલાક અને 3 એમ્પીયર લોડ 6 મિનિટ ભાગ્યા 60 મિનિટ માટે બને છે કલાકોમાં રૂપાંતરિત કરતા આ 12 વખત થાય છે દર 2 કલાક ભાગ્યા 24 કલાક થાય છે તેથી આ તમને 2 એમ્પીયર 0 5 એમ્પીયર 0 15 એમ્પીયર આપશે અને જો પીવી પેનલ દ્વારા કોઈ ભાગીદારી ન હોય જો બેટરી આખા દિવસ માટે બધા લોડને સપ્લાય કરતી હોય તો આ સમગ્ર દિવસ દરમિયાન સરેરાશ બેટરી ડિસ્ચાર્જ કરંટ 2 65 એમ્પીયર તરીકે કાર્ય કરે છે